અંકગણિત અને તર્ક ક્રિયાઓ આપણે માઇક્રોપ્રોસેસરની વ્યાખ્યામાં જે શબ્દ હતો તેના અન્ય ભાગ સાથે આગળ વધીએ છીએ હવે બીજી વસ્તુ જે આપણી પાસે છે તે છે અંકગણિત અને તર્ક ક્રિયાઓ તેથી આ મૂળભૂત બાબત છે કે કોઈપણ પ્રોસેસર ડેટા પર અમુક કામગીરી કરવા માટે માનવામાં આવે છે અને કયા ઓપરેશન્સ કરી શકાય છે આ પ્રોસેસર ડિઝાઇન ટીમ દ્વારા નક્કી કરવામાં આવે છે કેટલાક પ્રોસેસર જે ખૂબ જ સરળ છે તેઓ સરવાળો બાદબાકી જેવી મૂળભૂત કામગીરી તરીકે સંતુષ્ટ થઈ શકે છે એ જ રીતે કેટલાક પ્રોસેસરો ગુણાકારને સપોર્ટ કરી શકે છે ઉદાહરણ તરીકે જો આપણે 8085 માં જોઈએ તો તે ગુણાકારને સપોર્ટ કરતું નથી પરંતુ અન્ય પ્રોસેસર્સ જેમ કે 8086 અથવા કહો કે જ્યારે 8051 આ પ્રોસેસર્સ તમે જોશો કે ગુણાકારને સપોર્ટ કરે છે ભાગાકાર કેટલાક પ્રોસેસરો દ્વારા સપોર્ટેડ હોય છે તેથી તે રીતે આપણે કયા ઓપરેશનને સમર્થન આપવા જઈ રહ્યા છીએ તે પ્રોસેસરના ડિઝાઇનર દ્વારા નક્કી કરવામાં આવે છે અને જો તમે વધુ કામગીરીને સમર્થન આપતા હોવ તો તેનો અર્થ એ કે સંકળાયેલ સર્કિટરી વધુ જટિલ બનશે તેથી સિસ્ટમનો ખર્ચ વધશે તેથી તે જટિલતા વધશે દરેક માઇક્રોપ્રોસેસરમાં અંકગણિત કામગીરી હોય છે જેમ કે ઉમેરો બાદબાકી તેના ભાગરૂપે સૂચનાનો સમૂહ હોય છે સરવાળો બાદબાકી ખૂબ જ સામાન્ય છે મોટાભાગના માઇક્રોપ્રોસેસરમાં ગુણાકાર અને ભાગાકાર જેવી કામગીરી હશે પરંતુ તે હંમેશા સાચું નથી હોતું કે કેટલાક નવા માઇક્રોપ્રોસેસરમાં વર્ગમૂળ જેવી જટિલ કામગીરી હશે જો તમે અમુક એપ્લિકેશન માટે સમર્પિત પ્રોસેસર ડિઝાઇન કરી રહ્યા હોવ તો કે જે ASIP ડિઝાઇન તરીકે ઓળખાય છે જો તમારી પાસે આ ASIP ડિઝાઇન્સ હોય તો તેનો અર્થ એપ્લીકેશન સ્પેસિફિક ઇન્ટીગ્રેટેડ પ્રોસેસર્સ થાય છે તેથી ASIP ડિઝાઇન માટે આપણ ને વિશેષ સૂચનાઓ મળી છે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે આપણને એક ફિલ્ટરિંગ ઓપરેશન મળ્યું છે એટલે કે તમે બહારની દુનિયામાંથી ડેટા સેમ્પલ મેળવી રહ્યા છો અને સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશનમાં આપણે થોડું ફિલ્ટરિંગ કરી રહ્યા છીએ અને તે બધું સંપૂર્ણ ફિલ્ટરિંગ કામગીરી એક જ આદેશ હોઈ શકે છે જેના જવાબમાં પ્રોસેસર ફિલ્ટરિંગ રૂટિન ચલાવે છે અને તે મુજબ ફિલ્ટરિંગ કામગીરી કરવામાં આવે છે તેથી તેઓ આ ASIP ડિઝાઇન હેઠળ આવશે પરંતુ તે ખૂબ જટિલ છે જો આપણે તેમાં ન જઈએ તો પણ આ બધા માઇક્રોપ્રોસેસરો દ્વારા આપણી પાસે મૂળભૂત સૂચનાઓ અથવા મૂળભૂત કામગીરી હોઈ શકે છે તેથી આ અંકગણિત કામગીરી સિવાય AND OR XOR જેવી કેટલીક તર્કશાસ્ત્રની કામગીરી હોય છે તો પછી ડાબે ખસેડવું જમણે ખસેડવું જેવી કેટલીક સ્થળાંતર કામગીરી હોય છે તેથી ડાબે ખસેડવું અને જમણે ખસેડવું તેમની ઘણી ઉપયોગિતાઓ હોય છે તેની એક ચોક્કસ એપ્લિકેશન એ છે કે જ્યાં આપણે સંખ્યાને 2 વડે અથવા 2 ની ઘાતનો ગુણાકાર કરવાની જરૂર હોય છે તેથી જો તમે સંખ્યાને 2 વડે ગુણાકાર કરો છો તો તેનો અર્થ એ છે કે તમે વાસ્તવમાં આખી વસ્તુને એક સ્થિતિથી ડાબી બાજુએ ફેરવી રહ્યા છો તેથી જો તમે એવું કહો કે જો મારી પાસે નંબર 3 હોય તો બાઈનરી નોટેશન માં 3 એ 11 હોય છે હવે જો તમે ડાબે ખસેડો છો તો શું થશે કે આ બીટ 0 થઈ જશે તેથી આને ખસેડવામાં આવ્યા છે તેથી આ એક ત્યાં ખસે છે પછીનું પણ ત્યાં ખસે છે અને પછી આ બિંદુએ નવું 0 રજૂ થાય છે તેથી તમે 0110 તરીકે નવી પેટર્ન મેળવો છો આનું દશાંશ મૂલ્ય 6 છે તેવી જ રીતે જમણે ખસેડો તો આ 6 હોય છે જો તમે 1 બીટ પોઝિશન થી જમણે ખસેડશો તો તમને 3 પાછા મળશે એટલે કે 2 વડે ભાગાકાર થશે તેથી આપણને ઓપરેશન કરવા માટે ડાબે અને જમણે શિફ્ટ મળી છે તેથી તે શિફ્ટ સૂચનાત્મક શિફ્ટ કામગીરીના પ્રકારનો એક પ્રકાર છે બીજી એપ્લિકેશન જે આપણી પાસે હોઈ શકે છે તેમાં ઘણી વખત આપણે પેટર્નમાંથી ચોક્કસ બિટ્સ ને માસ્ક કરવાની જરૂર હોય છે તેથી ત્યાં પણ તેની શિફ્ટ સૂચનાનો ઉપયોગ કરવામાં આવશે તેથી આપણે તે પછીથી જોઈશું જ્યારે આપણે તે પ્રકારની એપ્લિકેશનમાં જઈશું તેથી કામગીરીની સંખ્યા અને પ્રકારો માઇક્રોપ્રોસેસર સૂચના સમૂહને વ્યાખ્યાયિત કરે છે અને ચોક્કસ માઇક્રોપ્રોસેસર પર આધાર રાખે છે તો તમે કયા ઓપરેશન કરી શકો છો અને તેને કયા પ્રકારના ડેટા પર કરો છો તેના પર તે આધાર રાખે છે ઉદાહરણ તરીકે શું આપણી પાસે એવું માઇક્રોપ્રોસેસર હોઈ શકે છે જે અમુક સ્ટ્રિંગ ડેટા પર સ્ટ્રિંગ કન્કેટનેશન concatenation શૃંખલીકરણ કામગીરી કરે છે તેથી શું તે સ્ટ્રીંગ ટાઈપ ડેટા ને સપોર્ટ કરે છે અને જો તે સ્ટ્રીંગ ટાઈપ ડેટાને સપોર્ટ કરે છે તો તે સ્ટ્રીંગ કંકેટનેશન કરી શકે છે તેથી જો હું આ સ્ટ્રીંગ ઓપરેશન કરવા માટે એટલે કે તે હેતુ માટે માઇક્રોપ્રોસેસર ડિઝાઇન કરું તો આ સ્ટ્રીંગ જોડાણ ચોક્કસપણે એક મહત્વપૂર્ણ ઓપરેશન છે તેથી સ્વાભાવિક રીતે તે કિસ્સામાં આપણે તે સૂચનાને માઇક્રોપ્રોસેસર ના મૂળભૂત ઓપરેશન સેટ માં રજૂ કરીશું તેથી આ મૂળભૂત સૂચના આ સેટ કરે છે તેથી સૂચના સેટ જેમ કે જો તમે નવા માઇક્રોપ્રોસેસર વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમે સૂચના સેટ અને તે હેન્ડલ કરી શકે તેવા ડેટા પ્રકાર વિશે શીખો આપણે વ્યાખ્યામાં આગળ જઈ રહ્યા છીએ અને આગળ કહો કે પ્રક્રિયાઓ એ ડેટા ઉત્પન્ન કરે છે જે માઇક્રોપ્રોસેસર દ્વારા ઉત્પન્ન થાય છે તેઓ વાસ્તવમાં વપરાશકર્તાને પ્રોગ્રામના અમલ પર પરિણામ જોવા માટે છે અને પરિણામ માનવ વાંચી શકે તેવા સ્વરૂપમાં રજૂ કરવું આવશ્યક હોય છે તેથી આપણે મૂલ્યને સમજવામાં સક્ષમ હોવા જોઈએ જો મૂલ્ય મેમરીમાં સંગ્રહિત હોય તો સામાન્ય વપરાશકર્તા તે જોઈ શકશે નહીં પરિણામે ત્યાં અમુક આઉટપુટ ઉપકરણ હોવું જોઈએ જેના પર પરિણામ આપવું જોઈએ પરિણામ સામાન્ય રીતે આઉટપુટ ઉપકરણ પર આપવામાં આવે છે જેમ કે LEDs આપણે કહી શકીએ કે કેટલાક સરળ પ્રિન્ટર અથવા તેને અમુક LCD ડિસ્પ્લે કહી શકાય તેથી આપણી પાસે અમુક પ્રકારનું પ્રદર્શન હોઈ શકે છે જેના પર પરિણામ બતાવવામાં આવશે તેથી તે રીતે આપણે મેળવી શકીએ કે આ પરિણામો માઇક્રોપ્રોસેસર દ્વારા ઉત્પન્ન થાય છે અને ઉત્પાદિત પરિણામ માનવ દ્વારા વાંચી શકાય તેવું હોવું જોઈએ આપણે મેમરીમાં શું સંગ્રહ કરીએ છીએ આ તે સ્થાન છે જ્યાંથી માહિતી સંગ્રહિત થાય છે અને જેને હાલમાં પ્રોસેસર વાપરતુ નથી તેથી તે અમુક CPU રજિસ્ટરમાં હોઈ શકે છે અથવા તે ડેટા અથવા સૂચના હોઈ શકે છે જેનો પ્રોસેસર મેમરીમાંથી સામનો કરે છે તે સૂચના રજિસ્ટરમાં હોઈ શકે છે અથવા તે કોઈ આંતરિક રજિસ્ટર હોઈ શકે છે અથવા તે કોઈ કામગીરી હોઈ શકે છે જે તે ALU માં કરી રહ્યું હોય છે તેથી ALU કામચલાઉ રજિસ્ટર તે મૂલ્યો ધરાવે છે તેથી તે રીતે તે ડેટા છે જે ઉપયોગમાં હોય છે અને તે જ સમયે ત્યાં અન્ય ડેટા હશે જે ઉપયોગમાં નથી હોતો તેથી તે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાશે તેથી તેઓ વાસ્તવમાં મેમરીમાં સંગ્રહિત થાય છે અને આપણે જાણીએ છીએ કે તેઓ તેમાં બાઈટ્સની સંખ્યાને પકડી શકે છે જે કિલોબાઈટ મેગાબાઈટ ગીગાબાઈટ વગેરે હોય છે તે આપણી પાસે રહેલી મેમરીના વિવિધ કદ છે તેથી મેમરીમાં સંગ્રહિત થવાનો તમારો અર્થ શું છે જ્યારે કોઈ પ્રોગ્રામ કમ્પ્યુટરમાં દાખલ થાય છે ત્યારે તે મેમરીમાં સંગ્રહિત થાય છે કારણ કે તમે પ્રોગ્રામને પ્રોસેસરમાં સ્ટોર કરી શકતા નથી કારણ કે પ્રોસેસરને ફક્ત થોડા જ રજિસ્ટર મળે છે તેથી જો આપણે તેનો ઉપયોગ પ્રોગ્રામ સ્ટોર કરવા માટે કરીએ તો આપણે ચલ અને તેનો ડેટા પાર્ટ ક્યાં સંગ્રહિત કરીશું તેથી શું કરવામાં આવે છે કે પ્રોગ્રામ મેમરી અને માઇક્રોપ્રોસેસરમાં સંગ્રહિત થાય છે અને જ્યારે તે એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે ત્યારે તે વાસ્તવમાં સૂચના મેળવે છે તે મેમરીમાંથી સૂચના મેળવે છે તેથી તે એક સમયે મેમરીમાંથી સૂચના લાવે છે તેથી પ્રથમ તે પ્રથમ સૂચના અમલમાં મૂકે છે અને તે પછી પછીની સૂચનાનો અમલ કરે છે તે રીતે આ ચાલે છે આ પ્રોગ્રામ સિવાય મેમરી પણ ડેટા ધરાવે છે તેના એક્ઝેક્યુશન ભાગમાં જો માઇક્રોપ્રોસેસર શોધે છે કે તેને કેટલીક મેમરીમાંથી કેટલાક ડેટા વાંચવાની જરૂર છે તો ઉદાહરણ તરીકે સૂચના કે જે તે એક્ઝેક્યુટ કરી રહી છે તે 2 મેમરી સ્થાનો નો કન્ટેન્ટ ઉમેરી રહી છે અને પરિણામને ત્રીજા મેમરી સ્થાનમાં સંગ્રહિત કરી રહી છે તેથી આ સૂચનાને અમલમાં મૂકવા માટે પ્રોસેસરને 2 મેમરી સ્થાનોના સમાવિષ્ટોને કૉલ કરવાની જરૂર પડશે કે જ્યાંથી ડેટા લેવાનો છે તે ઉમેરવામાં આવે છે અને અંતે મૂલ્ય અંતિમ મુકામ મેમરી સ્થાનમાં સંગ્રહિત હોવું જોઈએ તેથી તે રીતે તેની પાસે આ મેમરી હોવી જોઈએ જે જગ્યા તરીકે ચાલે છે અને જ્યાં તમે ડેટા સ્ટોર કરો છો અને અંતે તેથી આ જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે તે ભાગ ઉત્પન્ન કરે છે તેથી તે વાસ્તવમાં વપરાશકર્તાને પરિણામ દર્શાવે છે તેથી તેની એકંદર આકૃતિ એકંદર ચિત્ર આના જેવું છે તેથી જો આ માઇક્રોપ્રોસેસર હોય તો કેટલાક ઇનપુટ ઉપકરણો કે જેના દ્વારા ઇનપુટ પ્રોગ્રામ ડેટા લઈ શકાય છે અને તે કેટલાક આઉટપુટનું ઉત્પાદન કરી રહ્યું છે જે આઉટપુટ ઉપકરણમાં જઈ રહ્યું છે અને આ ચોક્કસ ડાયાગ્રામમાં તેને જે રીતે રજૂ કરવામાં આવ્યું છે તે કોઈક રીતે પ્રોગ્રામ પાસે છે અને મેમરીમાં લોડ કરવામાં આવી હતી જો કે સામાન્ય રીતે આપણી પાસે કેટલીક સુવિધા છે જેના દ્વારા આપણે આ મેમરીને અન્ય કોઈ માધ્યમથી લોડ કરી શકીએ છીએ જે કદાચ કોઈ અલગ કોમ્પ્યુટર દ્વારા અથવા તેના EPROM ભાગને કોઈપણ પ્રોગ્રામ સાથે બર્ન કરીને કરી શકાય છે કોઈક રીતે પ્રોગ્રામ મેમરીમાં લોડ કરવામાં આવ્યો છે અને આ માઇક્રોપ્રોસેસર તે મેમરીને આગળની સૂચના મેળવવા માટે પૂછે છે તે આગળની સૂચના આપે છે તે એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરે છે અને પ્રક્રિયામાં તેને પર્યાવરણમાંથી કંઈક અલગ મૂલ્ય મેળવવા માટે ઇનપુટ ઉપકરણને ઍક્સેસ કરવાની જરૂર પડી શકે છે અથવા જો આપણે તેના પર અમુક કામગીરી કરતા કેટલાક ચલો સાથે કામ કરતા હોઈએ તો તેને અમુક ઑપરેન્ડ મેળવવા માટે મેમરીને ઍક્સેસ કરવાની જરૂર પડી શકે છે અને અંતે જે પણ પરિણામની ગણતરી કરવામાં આવે છે જો તે જરૂરી હોય કે તે વપરાશકર્તાઓને ફ્લેશ કરવામાં આવશે તો તેને આઉટપુટ ઉપકરણ પર મૂકવામાં આવશે તેથી આ બ્લોક ડાયાગ્રામ છે જે માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમનું પ્રતિનિધિત્વ કરે છે હવે જો આપણે આપણા પ્રવચનોના આર્કિટેક્ચર ભાગમાં માઇક્રોપ્રોસેસરની અંદર જોઈએ તો આપણે જોયું છે કે કોઈપણ પ્રોસેસર 3 મુખ્ય એકમોથી બનેલું હોય છે અને તે જ માઇક્રોપ્રોસેસર્સ માટે સાચું હોય છે તેમાંથી એક ALU એરિથમેટિક લોજિક યુનિટ છે બીજું એક કંટ્રોલ યુનિટ છે જે માઇક્રોપ્રોસેસરના અન્ય તમામ ભાગોના સંચાલનને નિયંત્રિત કરે છે અને જ્યારે ડેટાની હેરફેર કરવામાં આવી રહી હોય છે ત્યારે આપણી પાસે ડેટા હોલ્ડ કરવા માટે રજિસ્ટરોની શ્રેણી હોય છે તેથી આપણી પાસે આ ALU કંટ્રોલ યુનિટ અને રજિસ્ટર છે હવે આ રજીસ્ટર વિવિધ પ્રકારના હોઈ શકે છે જે આપણે ધીમે ધીમે જોઈશું તેથી જો આપણે અગાઉના ડાયાગ્રામને થોડો વિસ્તૃત કરીશું તો તમે જોશો કે આપણને આ પ્રોસેસરની સ્થિતિ મળી છે તેથી તે ALU રજીસ્ટર એરે અને નિયંત્રણમાં વિભાજિત થયેલ છે તેથી ત્યાં એક સિસ્ટમ બસ છે જેના પર આ પ્રોસેસર જોડાયેલ છે અને આ મેમરી જોડાયેલ છે IO ઉપકરણો જોડાયેલા છે તેથી તે બધા સિસ્ટમ બસ પર જોડાયેલા હોય છે તેથી તમે એમ માની શકો કે જાણે આપણી પાસે એક બસ છે અને તે બસ એ વાયરનો સંગ્રહ છે ચિપમાં ચાલતા સમાંતર વાયરનો સમૂહ આમાંથી તે બોર્ડ પર હોઈ શકે છે જો હું આ સમગ્ર સિસ્ટમને PCB તરીકે ગણું તો આ કેટલીક તાંબાની લાઇન ચાલી રહી છે તેથી આ કોપર લાઇનમાંથી આપણને આ વ્યક્તિગત ચિપ્સ લટકતી મળી છે તેથી આ દરેક પ્રોસેસર IO ઉપકરણ મેમરી તે સિંગલ ચિપ અથવા ચિપ્સનો સંગ્રહ હોઈ શકે છે અને તે બધી સિસ્ટમ બસ સાથે જોડાયેલ છે તેથી તેઓ સિસ્ટમ બસમાંથી અટકી રહ્યા છે તેથી જ્યારે પણ આ પ્રોસેસર હોય ત્યારે સિસ્ટમ બસમાં પ્રોસેસરમાંથી નીકળતી એડ્રેસ લાઇન ડેટા લાઇન અને કંટ્રોલ લાઇન હોય છે અને તે મેમરી અને IO સાથે જોડાયેલ હોય છે તેથી ત્યાં ડીકોડર્સ અને તે બધું છે તે અહીં બતાવવામાં આવ્યું નથી પરંતુ બ્લોક સ્તરે આ પરિસ્થિતિ હોય છે તેથી જો આપણે મેમરીમાં વધુ વિગતવાર તપાસ કરીએ તો મેમરી બાઈનરી ફોર્મેટમાં સૂચનાઓ અને ડેટા જેવી માહિતીનો સંગ્રહ કરે છે અને જ્યારે પણ તેની જરૂર હોય ત્યારે તે માઇક્રોપ્રોસેસરને આ માહિતી પ્રદાન કરે છે માઇક્રોપ્રોસેસર જ્યારે રીસેટ થાય છે ત્યારે તે ચોક્કસ મેમરી સ્થાનને ઍક્સેસ કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવશે તેથી આ પ્રોગ્રામિંગ માઇક્રોપ્રોસેસરના ડિઝાઇનર દ્વારા નિશ્ચિત છે મેમરીનું એક નિશ્ચિત સરનામું છે કે જેના પર તે ઍક્સેસ કરશે અને તે અપેક્ષિત છે કે તે મેમરી સ્થાનમાં ઝડપી માન્ય સૂચના હોય છે તેથી પ્રોસેસરને તે સૂચના મળશે તે તેનો અમલ કરવાનું શરૂ કરશે તેથી જો તેને ડેટાની જરૂર હોય તો તે ફરીથી મેમરીને ઍક્સેસ કરશે આ પ્રકારની ડિઝાઈનમાં આ પ્રકારની મેમરી સંગઠનમાં શું થઈ રહ્યું હોય છે કે આપણને પ્રોગ્રામ અને ડેટા બંને ધરાવતી સમાન મેમરી મળી છે તમે તેમની વચ્ચે તફાવત કરી શકતા નથી જો ભૂલથી મારી પાસે એક પ્રોગ્રામ છે જેમાં હું 10 નંબરોને સૉર્ટ કરું છું અને આ પ્રોગ્રામ્સ મેમરી લોકેશન 1000 થી લોડ થયેલ છે અને તે ડેટા સેટ લોકેશન 1500 થી આગળ છે આ 10 ડેટા સેટ તેઓ 1500 થી આગળ સંગ્રહિત છે અને સ્મૃતિઓ પ્રોગ્રામ 1000 થી આગળ સંગ્રહિત છે હવે જો ભૂલથી પ્રોસેસર 1500 થી પ્રોગ્રામ સ્ટોર કરે કે જ્યાં મેં ખરેખર નંબરો સ્ટોર કર્યા છે તો જો હું આ પ્રમાણે કરું તો તે ડેટાને સૂચના તરીકે અર્થઘટન કરવાનો પ્રયાસ કરશે અને તે ચોક્કસ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરશે અને જે પણ તેનો અર્થ હોય તેથી તે કચરો છે પરંતુ પ્રોસેસર પાસે અન્ય કોઈ વિકલ્પો નથી તે ફક્ત તે જ રીતે કરશે આ પ્રકારની રચનામાં પ્રોસેસર રચનાના આ પ્રકારનું શું થઈ રહ્યું હોય છે કે તે પ્રોસેસર પ્રોગ્રામના ભાગ અને ડેટા પાર્ટ વચ્ચે તફાવત કરી શકતું નથી અને પ્રોગ્રામ અને ડેટા તેઓ એક જ મેમરીનો ભાગ હોય છે તેથી આ પ્રકારની રચના કે જ્યાં પ્રોગ્રામ અને ડેટા સમાન મેમરીનો ભાગ હોય છે ત્યારે તેને વોન ન્યુમેન રચના કહેવામાં આવે છે અને પ્રોગ્રામ અને ડેટા સમાન મેમરીમાં મૂકવામાં આવે છે તેથી તમે વધુ સારા આર્કિટેક્ચર વિશે વિચારી શકો છો જે હાર્વર્ડ આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે જ્યાં આ પ્રોગ્રામનો ભાગ અને ડેટાનો ભાગ તેઓ સંપૂર્ણપણે અલગ મેમરી ચિપ્સમાં રાખવામાં આવે છે તેથી પ્રોગ્રામનો ભાગ ડેટાના ભાગ સાથે ક્યારેય ભળશે નહીં પરિણામે પ્રોસેસર પ્રોગ્રામ સ્ટેટમેન્ટ અથવા પ્રોગ્રામ સૂચના તરીકે ડેટા લેવાની આ ભૂલ કરી શકશે નહીં તેથી તે પ્રકારના આર્કિટેક્ચરને હાર્વર્ડ આર્કિટેક્ચર તરીકે ઓળખવામાં આવે છે તેથી હવે જે પ્રોસેસર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે તે મોટે ભાગે આ વસ્તુને કારણે હાર્વર્ડ આર્કિટેક્ચર પર આધારિત હોય છે પરંતુ આપણી પાસે બંને પ્રકાર હોઈ શકે છે વોન ન્યુમેન અને હાર્વર્ડ બંને ત્યાં છે પરંતુ તે મૂળભૂત તફાવત છે તેથી કમ્પ્યુટર સિસ્ટમમાં મેમરી એ સબસિસ્ટમ છે કારણ કે સબસિસ્ટમ એટલે સમગ્ર સિસ્ટમ માટે મેમરી એ તેનો એક ભાગ છે અને મેમરી ઘણી વખત સિસ્ટમની મોટી માત્રામાં હોય છે તેમાં રજીસ્ટર ROM અને RAM નો સમાવેશ થાય છે તેથી તમે જુઓ છો કે તે એક સબસિસ્ટમ છે તે સિસ્ટમનો એક ભાગ છે પરંતુ તે સિસ્ટમ એકવિધ ન હોઈ શકે જો તમે મેમરીના ઘટકોમાં જુઓ તો આપણે કહીએ છીએ કે તે રજીસ્ટર છે આ રજિસ્ટર હોય છે જેમ કે CPU રજિસ્ટર તેઓ ખરેખર CPU અથવા પ્રોસેસરની અંદરની પ્રક્રિયામાં રહે છે બીજી તરફ આ ROM અને RAM તેઓ સામાન્ય રીતે પ્રોસેસરની બહાર હોય છે તેથી આપણી પાસે આ રજિસ્ટર ROM અને RAM છે તે અલગ અલગ ભાગ છે તે સિસ્ટમમાં વિવિધ સ્થળોએ વિતરિત થઈ શકે છે પરંતુ તે આવશ્યકપણે એક જ મેમરીનો ભાગ છે કારણ કે તે રીતે અમુક મૂલ્ય સંગ્રહિત કરવા માટે રજિસ્ટર પણ બનાવી શકાય છે તેથી આ મેમરી મેપ આ કહે છે કે આ મેમરી ચોક્કસ ડિઝાઇન માટે કેવી રીતે વિતરિત થાય છે ઉદાહરણ તરીકે ધારો કે મને પ્રોસેસર માટે 0000 થી FFFF સુધીની કુલ એડ્રેસ રેન્જ મળી છે એટલે કે કુલ 64 k કે જે પ્રોસેસર માટે એડ્રેસ સ્પેસ છે અને તેમાંથી એડ્રેસ 0000 થી 3FFF સુધી આ રેન્જમાં એક EPROM મૂકવામાં આવી છે તેથી આ તે છે જ્યાં મારી પાસે કેટલાક મૂળભૂત પ્રોગ્રામ્સ ચલાવવા માટે છે તેથી તે EPROM માં રાખવામાં આવે છે પછી 3FFF થી 4400 આ ભાગનો ઉપયોગ થતો નથી આ એડ્રેસની શ્રેણીનો ઉપયોગ થતો નથી પરંતુ જો જનરેટ કરેલ સરનામું 4400 થી 5FFF ની રેન્જમાં હોય તો આ RAM 1 પસંદ કરવામાં આવશે તેથી તે પ્રથમ RAM ચિપની એડ્રેસ શ્રેણી છે તેથી આ ભાગ આ 2 વચ્ચે જનરેટ થયેલ કોઈપણ એડ્રેસ કે જે 4400 થી 43FF છે તેથી તે શ્રેણીમાં ગમે તે સરનામું જનરેટ થાય અહીં કોઈ મેમરી ચિપ નથી તેથી તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા શોધી કાઢવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે ત્યાં આવી કોઈ માન્ય ચિપ નથી તેથી ત્યાં એડ્રેસની કંઈક ભૂલ છે તેથી RAM 1 એ 4400 થી 5FFF છે RAM 2 6000 થી 8FFF છે તેથી તે રીતે આપણને આ સિસ્ટમમાં 3 4 RAM ચિપ્સ મળી છે તેથી તેઓ અલગ અલગ ક્ષમતા ધરાવતા હોય છે અને તેઓ આ સરનામાં રેન્જમાં વિતરિત થાય છે તેથી આને સિસ્ટમનો મેમરી મેપ કહેવામાં આવે છે તેથી જો તમે સિસ્ટમ એટલે કે માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમ સાથે કામ કરી રહ્યાં હોવ તો તમારે એ જાણવું જોઈએ કે સરનામાંની જગ્યા શું છે સરનામાંનો નકશો શું છે અને અલબત્ત ત્યાં બીજી ઘણી બાબતો છે જે તમારે જાણવાની જરૂર હોય છે પરંતુ આ પ્રથમ મહત્વપૂર્ણ માહિતી છે તેથી જો તમે તમારા પ્રોગ્રામને આ મેમરી પર લોડ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમારે તેને 3FFF એડ્રેસ પરથી લોડ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં અથવા તમારે લોડ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં મને માફ કરશો તમારે તેને 4000 થી લોડ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં કારણ કે ત્યાં કોઈ ચિપ નથી અને તે જ રીતે તમારે F800 થી પ્રોગ્રામ લોડ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે આ શ્રેણીમાં પણ કોઈ ચિપ નથી તેથી બાકીના સ્થળોએ મને RAM મળી છે અને આપણી પાસે હોવા છતા આપણે EPROM નો કન્ટેન્ટ બદલી શકતા નથી જ્યાં સુધી તે પ્રોગ્રામિંગ ભાગ સ્વીકારે નહીં ત્યાં સુધી આપણે તેના પર લખી શકતા નથી તમે આ EPROM ભાગને અપડેટ કરી શકતા નથી તેથી તમારે EPROM ભાગ પર લખવાનો પ્રયાસ ન કરવો જોઈએ તમારે ફક્ત વાંચવું જોઈએ તેથી એકવાર આ મેમરી નકશો જાણી લીધા પછી ઓપરેટિંગ સિસ્ટમ તે ચકાસણીપને રજૂ કરી શકે છે અને તે ભૂલ ચકાસણી અને તે બધું રજૂ કરી શકે છે તેથી પ્રોગ્રામ ચલાવવા માટે વપરાશકર્તા મેમરીમાં બાઈનરી ફોર્મેટમાં સૂચનાઓ દાખલ કરશે દેખીતી રીતે તે થોડું બેઢબ લાગે છે કે કેવી રીતે વપરાશકર્તા બાઈનરી ફોર્મેટમાં પ્રોગ્રામ દાખલ કરશે જે આપણે ક્યારેય કરતા નથી તેથી આપણે આપણા પ્રોગ્રામને અમુક ઉચ્ચ સ્તરીય ભાષામાં અને તે ઉચ્ચ સ્તરીય ભાષાના પ્રોગ્રામ્સ માં લખીએ છીએ તેથી તેઓ આ દ્વિસંગી સ્તરમાં રૂપાંતરિત થાય છે જે કેટલાક કમ્પાઇલર નો ઉપયોગ કરીને મશીન સ્તર તરીકે ઓળખાય છે પરંતુ આખરે જ્યાં સુધી પ્રોગ્રામના કેટલાક અમલીકરણનો સંબંધ છે ત્યાં સુધી આપણે મેમરીમાં બાઈનરી ફોર્મેટમાં પ્રોગ્રામ લોડ કરવો પડશે તેથી તે કરવું પડશે અને લાક્ષણિક સિસ્ટમ જે ઓપરેટિંગ સિસ્ટમ ટૂલ્સ જેવા કે લોડર અને તે બધા દ્વારા કરવામાં આવે છે તે એક અલગ ભાગ અલગ અભ્યાસક્રમ છે જેમાં તમે તેના વિશે સિસ્ટમ સોફ્ટવેર ઉપયોગિતાઓ વિશે જાણી શકો છો તેથી એકવાર પ્રોગ્રામ મેમરીમાં લોડ થઈ જાય પછી માઇક્રોપ્રોસેસર આ સૂચનાઓ વાંચી શકશે અને મેમરીમાંથી જે પણ ડેટાની જરૂર પડશે તે સૂચનાઓ અમલમાં મૂકશે અને પરિણામોને મેમરીમાં મૂકશે અથવા તે આઉટપુટ ઉપકરણ પર પરિણામ ઉત્પન્ન કરી શકશે સૂચના અમલમાં મૂક્યા પછી પરિણામ જે ઉત્પન્ન થાય છે તે ફરીથી અન્ય ચલ મૂલ્ય છે તેથી તે મૂલ્ય કેટલાક રજિસ્ટરમાં સંગ્રહિત થઈ શકે છે તે મેમરીમાં સંગ્રહિત થઈ શકે છે અથવા કેટલીક ઇનપુટ અને આઉટપુટ સૂચનાઓ છે જેના દ્વારા આપણે કેટલાક ઇનપુટ ઉપકરણમાંથી મૂલ્યો વાંચી શકીએ છીએ અથવા આપણે કેટલાક આઉટપુટ ઉપકરણ પર મૂલ્યો લખી શકીએ છીએ તેથી અંદર અને બહાર આ સૂચનાઓ હોય છે જેનો તેના માટે ઉપયોગ કરી શકાય છે તેથી ત્યાં 3 સૂચના અમલીકરણ મોડલ છે અને 3 ચક્ર છે જેમાં સૂચનાનો અમલ થાય છે તેઓ ફેચ ડિકોડ અને એક્ઝિક્યુટ execute અમલમાં મૂકવું તરીકે ઓળખાય છે સૂચના કેવી રીતે અમલમાં આવશે પ્રથમ સૂચના મેમરીમાંથી વાંચવામાં આવશે તેથી માઇક્રોપ્રોસેસર પ્રથમ સૂચના વાંચે છે પછી તે તેનું અર્થઘટન કરે છે અને અંતે તે તેને ચલાવે છે તો આનો ઉપયોગ કેવી રીતે કરવો આપણે આ 3 કામગીરીને કોઈ યોગ્ય નામ આપવું જોઈએ જ્યારે તે સૂચના વાંચે છે ત્યારે તેને સૂચનાનું આનયન તરીકે ઓળખવામાં આવે છે તેથી કારણ કે પ્રોસેસર મેમરીમાંથી સૂચના મેળવી રહ્યું છે તેથી એકવાર સૂચના મળી જાય પછી સૂચનાનો મતલબ શું હોય છે તે રીતે સૂચનાનો અર્થ સમજવો જોઈએ તેથી તેને ડીકોડ સ્ટેજ કહેવામાં આવે છે અને ડીકોડ સ્ટેજ થઈ ગયા પછી પ્રોસેસર જાણે છે કે કામગીરી શું કરવાનું છે અને તે કિસ્સામાં આપણે આપણા આર્કિટેક્ચર વ્યાખ્યાનમાં જોયું છે કે ત્યાં ડીકોડર હતું અને ડીકોડર એક ક્રમ જનરેટ કરે છે જે કંટ્રોલ સિગ્નલોને એક્ઝેક્યુટ કરવા માટે એક્ટિવેટ કરવા માટે હોય છે જેથી પ્રોસેસરની અંદર આપણી પાસે રહેલા ફંક્શનલ મોડ્યુલો દ્વારા ઓપરેશન કરવામાં આવે તેથી શું હું તે રીતે હું તે સૂચનાઓને એક્ઝિક્યુટ કરી શકું છું કે તે ક્રમમાં કંટ્રોલ સિગ્નલના સક્રિયકરણના માધ્યમથી સૂચનાનો અમલ થાય છે તે એક્ઝિક્યુટ તબક્કો છે તેથી આપણને ફેચ તબક્કો મળ્યો છે આપણને ડીકોડ તબક્કો મળ્યો છે આપણને એક્ઝેક્યુટ તબક્કો મળ્યો છે તો આ કામ કર્યા પછી મેં એક સૂચના મેળવી છે પછી તેને ડીકોડ કરી અમલમાં મૂક્યું અને પછી શું પછી ફરીથી એ જ વસ્તુ હોય છે કે આગળની સૂચના મેળવો તેને ડીકોડ કરો તેને એક્ઝિક્યુટ કરો પછી ફરીથી પ્રોસેસર આગળની સૂચનાને ડીકોડ કરશે તેને એક્ઝિક્યુટ કરશે અને જ્યાં સુધી તે એક નિવેદનમાં નહીં આવે ત્યાં સુધી પ્રોસેસરને રોકવા માટે કહે છે તેથી સામાન્ય રીતે તમામ પ્રોસેસરોને 1 હૉલ્ટ સૂચના મળે છે અને જ્યારે આ હૉલ્ટ સૂચના એક્ઝિક્યુટ થાય છે ત્યારે પ્રોસેસર આ ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ સાયકલ કરવાનું બંધ કરી દેશે અને જ્યાં સુધી બહારની દુનિયામાંથી કોઈ વિક્ષેપ ન આવે ત્યાં સુધી તે તે જ સ્થિતિમાં રાહ જોશે તેથી પ્રોસેસરને તેના પર પાછું મૂકવામાં આવે તે એક્ઝેક્યુશનનો મૂળ મોડ છે તેથી તે કોઈપણ પ્રોસેસરનું 3 ચક્ર સૂચના મોડેલ છે તેથી આ ખૂબ જ સામાન્ય રીતે ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ સાયકલ તરીકે ઓળખાય છે તેથી અદ્યતન પ્રોસેસર્સ પણ તેઓ આ વિશિષ્ટ મોડેલને અનુસરશે તેથી કદાચ અદ્યતન પ્રોસેસરોમાં આ એક્ઝેક્યુટ સ્ટેજ ખૂબ જટિલ હોય છે આ રીતે તે પેટા તબક્કાઓની સંખ્યામાં વિભાજિત થાય છે આ ડીકોડ સ્ટેજ જટિલ હોય છે અને તે સંખ્યાબંધ પેટા તબક્કાઓને વિભાજિત કરે છે અને ભાગ મેળવે છે અને તે અમુક પ્રકારનું ઓવરલેપિંગ કરી રહ્યું હોય છે એટલે કે જ્યારે તમે તે સમયે વર્તમાન સૂચનાનો અમલ કરી રહ્યાં હોવ તો તમે આગલી સૂચના મેળવી શકો છો તેથી તે રીતે સૂચનાઓ પર આ ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ સાયકલ વચ્ચે ઓવરલેપ થઈ શકે છે તેથી આને પ્રોસેસર દ્વારા સૂચના પાઇપલાઇનિંગ તરીકે ઓળખવામાં આવે છે મશીન ભાષા આ મશીન દ્વારા સમજવામાં આવતી ભાષા છે તેથી જેમ આપણે અંગ્રેજી સમજીએ છીએ અને જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ છીએ ત્યારે આપણે C ભાષાને સમજીએ છીએ તેથી જ્યારે હું C માં પ્રોગ્રામ લખી રહ્યો હોવ ત્યારે એ મૂળભૂત રીતે અન્ય એવા વ્યક્તિ માટે સારું હોય છે કે જે C ભાષા જાણે છે જે તે સમજવા માટે હોય છે કે મારે શું ગણવું છે પરંતુ મેં કહ્યું તેમ માઇક્રોપ્રોસેસર્સ અથવા પ્રોસેસર્સ તેઓ આ અંગ્રેજી ભાષાના નિવેદનોની જેમ તેને ક્યારેય સમજી શકશે નહીં તેથી તેઓ માત્ર શૂન્ય અને એક જ સમજશે તેથી હું મારા પ્રોગ્રામને તે શૂન્ય અને એકના સંદર્ભમાં વ્યક્ત કરવા સક્ષમ હોવો જોઈએ તેથી આ ખરેખર મશીન ભાષા પ્રોગ્રામ છે તેથી ચોક્કસ પ્રોસેસર માટે માઇક્રોપ્રોસેસરના શબ્દ ની રચના માટેના બિટ્સ ની સંખ્યા નિશ્ચિત હોય છે તેથી તે રીતે જો તે નિશ્ચિત હોય અને જો હું કહું કે શબ્દનું કદ 8 બીટ છે તો તે મને કહેશે કે મારી પાસે મહત્તમ કેટલા સંયોજનો હોય છે જો શબ્દનું કદ 8 બીટ કહેવામાં આવે તો મારી પાસે કુલ વિકલ્પો 28 બરાબર 256 હોય છે પ્રોસેસર મેમરીમાંથી આવતા શબ્દ વધુમાં વધુ 256 જુદા જુદા અર્થનો ઉપયોગ કરી શકે છે તેથી હું કહી શકું છું કે મારી પાસે આ પ્રોસેસર માટે 256 વિવિધ સૂચનાઓ હોઈ શકે છે જો પ્રોસેસરને 16 બીટ શબ્દ મળ્યો હોય તો મને સૂચના સેટ ડિઝાઇનમાં વધુ સુગમતા મળે છે જ્યાં 216 અથવા 64k વિવિધ પ્રકારની સૂચનાઓ શક્ય છે પરંતુ તે એક મોટી સંખ્યા છે અને મોટાભાગના કિસ્સાઓમાં માઇક્રોપ્રોસેસર્સ આ બધા સંયોજનોનો ઉપયોગ કરશે નહીં તેથી 8 બીટ શબ્દ માટે પણ પ્રોસેસર ડિઝાઇન કરે છે તેથી તે તમામ 256 સંયોજનોનો ઉપયોગ કરી શકતું નથી તેથી આ દરેક પેટર્ન માઇક્રોપ્રોસેસર માટે એક સૂચના હશે અને પેટર્ન નો સંપૂર્ણ સેટ માઇક્રોપ્રોસેસર મશીનની ભાષા બનાવશે તેથી આ તે પેટર્નનો સંપૂર્ણ સેટ છે જે શક્ય હોય છે તેથી જો 256 પ્રોસેસર 100 અલગ અલગ સૂચનાઓને સમર્થન આપે છે તો તે માહિતી કે 100 અલગ અલગ સૂચનાઓ હોય છે અને તેના કયા સંયોજનોનો અર્થ શું હોય છે તે ઉદાહરણ તરીકે જો કોઈ વધારાની કામગીરી હોઈ શકે તો આ વધારાની કામગીરીને કોડ આપવામાં આવે છે તો તે કોડ શું છે તેથી તે કોડનો અર્થ છે અને એક ચોક્કસ 8 બીટ પેટર્ન તે પેટર્ન શું છે તેથી તે રીતે જો તમે આ તમામ 100 વિવિધ પેટર્ન નોંધો તો તેઓ વાસ્તવમાં માઇક્રોપ્રોસેસર માટેની મશીન ભાષા છે